ચાલો હવે આપણે બક બૂસ્ટ કન્વર્ટરના ઇનપુટ અવરોધનો અભ્યાસ કરીએ અને જોઈએ કે આપણે કેવી રીતે ડ્યુટી ચક્રના કંટ્રોલ દ્વારા બક બૂસ્ટ કન્વર્ટરના ઇનપુટ અવરોધને કંટ્રોલ કરી શકીએ છીએ અને ચાલો જોઈએ કે તે પીવી પેનલના IV લાક્ષણિકતા પર મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ અસર કરે છે ચાલો બક બૂસ્ટ કન્વર્ટર પીવી પેનલ પર ઇન્ટરફેસ દોરીએ તેથી આ પીવી મોડ્યુલ છે આ પીવી મોડ્યુલ પર ચાલો આપણે બક બૂસ્ટ કન્વર્ટર રજૂ કરીએ બક બૂસ્ટ કન્વર્ટરનું સર્કિટ જેવું છે આમાં તેમાં BJT પાવર સેમિકન્ડક્ટર સ્વીચ છે ફરીથી હું કહું છું કે BJTને મોસ્ફેટ અથવા IGBT સાથે બદલી શકાય છે અને શ્રેણીમાં તમારી પાસે ઇન્ડક્ટર છે તમારી પાસે ડાયોડ જોડેલ છે આ ફેશનમાં જોડેલ કેપેસિટર આની જેમ જોડેલ છે અને આ એક બૂસ્ટ કન્વર્ટર બનાવે છે બક બૂસ્ટ કન્વર્ટરના ટર્મિનલ્સ પર તમારી પાસે આ રીતે લોડ જોડાયેલ છે તેથી આ R0 છે બક બૂસ્ટ કન્વર્ટરમાં વોલ્ટેજ રીવર્સ થાય છે આ અન્ય ટર્મિનલ્સ ઉપલા ટર્મિનલના સંદર્ભમાં પોઝીટીવ છે તેથી અગત્યનું નીચેનું ટર્મિનલ આના જેવું પોઝીટીવ છે અને તેથી જો આ ફેશનમાં માપવામાં આવે તો V0 પોઝીટીવ છે અને I0 કરંટ અહીં બતાવ્યા પ્રમાણે ઉપર જાય છે તેથી આ બક બૂસ્ટ કન્વર્ટરનું પાત્ર છે તે તમને વોલ્ટેજ પોલારિટીમાં એક રીવર્સ આપે છે તેથી તે C D L Q છે અને ટર્મિનલની તરફ બક કન્વર્ટરની જેમ કેપેસિટીન્સ CT ને જોડવું આ ફરજિયાત છે કારણ કે ઇનપુટ રેખા પર અહીં સ્વીચ હાજર હોવાને કારણે આ સ્વિચ કરેલ કરંટ છે કરંટ સતત નથી અને તેથી પીવી પેનલ દ્વારા કરંટ પણ સતત ન હોવું જોઈએ જો તમે કેપેસિટર નાંખો અને બક કન્વર્ટર માટે આપણે બનાવેલા સમાન દલીલો સાથે આપણે અહીં કેપેસિટર મૂકવાની જરૂર છે જેથી કરંટ અહીં પેનલ દ્વારા સરળ અને સતત છે અને તમે અસરકારક રીતે પેનલમાંથી દરેક સમયે ઝડપી પાવર લઈ શકો છો તેથી અમે ઇનપુટ ટર્મિનલની આ VTને વોલ્ટેજ કહીશું ઇનપુટ અવરોધ RT પીવી બાજુથી જોવામાં આવે છે પીવી પેનલ બાજુથી ટર્મિનલ જેવું છે હવે અહીં BJTના કલેક્ટરમાં વહેતા આ કરંટને IT કહેવામાં આવે છે અહીંના કરંટને બક કન્વર્ટરની જેમ IT સરેરાશ કહેવામાં આવશે કેપેસિટીન્સ દ્વારા કરંટને એકત્રિત કરશે બફરિંગ icT કરંટ હશે જે આમાંથી પસાર થશે આની સરેરાશ શૂન્ય હશે આની સરેરાશ રહેશે અને આ સ્વીચ કરંટ હશે ચાલો આપણે જાણીએ કે વેવફોર્મ ને અક્ષો છે તેથી અક્ષ 1 એ vl હશે અક્ષ 2 એ il હશે આપણને ઇન્ડકટર પરનો વોલ્ટેજ અને ઇન્ડકટરમાંથી પસાર થતો કરંટ જોઈએ છે આપણી પાસે કરંટ iT ને સૂચવવા માટે એક અન્ય અક્ષ હશે જે સ્વીચમાંથી પસાર થઈ રહી છે અને આપણે કરંટને કેપેસિટર દ્વારા પણ જોશું અને તે કારણને પણ જોશું કે કેમ તે સ્પષ્ટ થાય છે કે આપણે અહીં કેપેસિટર મૂકવાની જરૂર છે જેથી આપણી પાસે iT સરેરાશ પીવી પેનલમાંથી વહે છે ચાલો હવે આ વેવફોર્મમાં સમય અક્ષને આ જેવા વિવિધ સમય ઝોનમાં પાર્ટીશન કરીએ અને આ પ્રથમ સમય ઝોનને dTS 1 dTS તરીકે ચિહ્નિત કરીએ જયાં d ડ્યુટી ચક્ર છે d એ 0 અને 1 ની વચ્ચે મૂલ્ય લઈ રહ્યું છે એક સ્વિચિંગ સમયગાળો TS બીજો સ્વિચિંગ સમયગાળો dTS 1 - dTS છે તેથી dTS દરમિયાન અમે અહીં BJT Q ને ઓન રાખી રહ્યા છીએ તેથી આપણે કહીએ કે તે 1 - dTS દરમિયાન Q ઓફ છે અને તેથી વધુ dTS ઓન છે 1 - dTS તે ઓફ છે ચાલો તે સમય દરમિયાન dTS નો સમયગાળો ધ્યાનમાં લઈએ જ્યારે Q ઓન હોય જ્યારે Q ઓન છે તમે જોશો કે આ કરંટ માટેનો માર્ગ છે એટલું જ નહીં અહીં કરંટ છે કેપેસિટર લોડમાં ડીસ્ચાર્જ થઇ રહ્યું છે તેથી કેપેસિટર આ ફેશનમાં લોડમાં ડીસ્ચાર્જ થશે તેથી તમે જોશો કે આ પોટેન્શીયલ V0 પર છે અવલોકન કરો કે ધ્રુવીયતા નેગેટીવ છે જેમ કે મેં તમને કહ્યું છે આ પોટેન્શીયલ V0 છે આ પોટેન્શીયલ VT છે કારણ કે Q ઓન છે આ પોટેન્શીયલ અને આ પોટેન્શીયલ સમાન હશે તે VT હશે તે V0 છે આ રીવર્સ બાયસ છે તેથી આ ચિત્રની બહાર આવશે તેથી તમારી પાસે અહીં એક સર્કિટ છે જે કેપેસિટર સાથે આ ફેશનમાં ડિસ્ચાર્જ કરવામાં આવે છે અમારી પાસે અહીં એક સર્કિટ છે જે આ ફેશનમાં ઇન્ડેક્ટરમાંથી કરંટ વહે છે ચાલો હવે આપણે આ સમયગાળા દરમિયાન તરંગ સ્વરૂપ લખો તેથી ચાલો આપણે પહેલા L પરના વોલ્ટેજને જોઈએ તેથી અમે આ ફેશનમાં માપનની ધ્રુવીયતા સાથે આ VL ને ચિહ્નિત કરીશું પ્રોબનો સામાન્ય પોઇન્ટ આ ટર્મિનલમાં રાખવામાં આવે છે અને માપન પોઇન્ટ આ બાજુ રાખવામાં આવે છે જે આ તીર પ્રમાણે સૂચવે છે તેથી તે સમયે VL જ્યારે Q ઓન હોય ત્યારે આ પોટેન્શીયલ એ આ પોટેન્શીયલ બરાબર જ છે તે VT છે ચિત્રમાં ડાયોડ ઓફ છે આ જમીનની પોટેન્શીયલતામાં પણ છે અને ઇન્ડકક્ટરની તરફનો વોલ્ટેજ VT છે તેથી જ આપણે આની જેમ એક રેખા દોરવા જઈ રહ્યા છીએ સતત VT અને આ તે છે જે L તરફ કરંટમાં દેખાશે અને કરંટ એ VL L diLdt નો ઉપયોગ કરીને il અહીં વોલ્ટેજનું સંકલન છે તેથી તે રેખીય રીતે વધશે અને આ il છે કારણ કે il એ BJT માંથી કરંટ જેટલું જ છે પાવર સ્વીચ માંથી કરંટ il ની પ્રતિકૃતિ il બની રહ્યું છે આપણે icT ને ખૂબ પાછળથી જોશું ચાલો આ ત્રણેય પરિમાણોના સમયગાળાને સમયાંતર ચક્ર વેવફોર્મ પર સમાપ્ત કરીએ અને પછીથી આપણે icT જોશું હવે ચાલો જોઈએ કે 1 dTs સમયગાળા દરમિયાન શું થાય છે અને Q ઓફ હોય ત્યારે આ તે સમયગાળો છે જ્યારે Q ઓફ હોય ત્યારે iT 0 હોય છે ત્યાં ઇન્ડકટર કરંટ હોય છે પરંતુ ઇન્ડકટર કરંટ આ ડાયોડને ઓન કરીને ફ્રી વ્હીલને ઓન રાખશે જેથી તે ફ્રી વ્હીલિંગ પાથ થશે અને ચાલો આપણે તે રસ્તો દોરીએ તેથી ઇન્ડટર કરંટ આ માર્ગમાં ફ્રી વ્હિલ કરશે જેનો એક ભાગ લોડ R0 માંથી પસાર થાય છે અને બીજો ભાગ કેપેસિટેન્સમાંથી પસાર થાય છે અને તેને આ ફેશનમાં ચાર્જ કરે છે ચાલો 1 - d ગુણ્યા TS સમયગાળા દરમિયાન સર્કિટના આ ભાગ માટે વેવફોર્મ્સ દોરીએ તેથી જો તમે ઇન્ડક્ટર પરના વોલ્ટેજ તરફ ધ્યાન આપશો તો તમે જોશો કે Q ઓફ છે ડાયોડ ઓન છે આ V0 વોલ્ટેજ છે આ નેગેટીવ સાથે તેથી તમારી પાસે V0 ઇન્ડક્ટરની તરફ આવે છે તે V0 છે અને આ નેગેટીવ ભાગ છે આ પોઝીટીવ ભાગ છે નેગેટીવ અને પોઝીટીવ ભાગ સંતુલિત થવો જોઈએ જેથી સરેરાશ 0 હોય તેથી ઇન્ડક્ટર કરંટ માટે આપણે તે ઓન સમય દરમિયાન જોયું કે ઇન્ડક્ટર કરંટ વધતો જાય છે ઇન્ડક્ટર જે ચાર્જ થઇ રહ્યો હતો VT L ના ઢાળ સાથે તે હવે - V0 L ના ઢાળ સાથે ડીસ્ચાર્જ થશે તેથી તે આ જેમ ડીસ્ચાર્જ કરશે તે iT 0 હશે કારણ કે Q ઓફ છે ત્યાં કોઈ iT કરંટ નથી તેથી આ 0 રહેશે હવે પછીના ચક્ર માટે પણ તે જ વસ્તુ પુનરાવર્તિત થશે ચાલો હું ઝડપથી તે લખું તેથી તે VL iL અને iT માટે હશે RT અને R0 વચ્ચેના ઇનપુટ આઉટપુટ સંબધ પર પહોંચતા પહેલા આપણે આ વેવફોર્મ્સ પર થોડું વિશ્લેષણ કરવાની જરૂર છે કારણ કે આપણને કેટલાક વચગાળાના સંબંધોની જરૂર છે જેનો ઉપયોગ આપણે ઇનપુટ આઉટપુટ અવરોધ સંબધ શોધવા માટે કરીશું કારણ કે આપણે જાણવું જરૂરી છે કે તે સરેરાશ iT અને કેટલાક અન્ય પરિમાણો શું છે હવે આ શાખા અથવા ડાયોડ શાખામાંથી વહેતા કરંટને ધ્યાનમાં લો આમાંથી એક છે તેથી હું તેને ત્યાં ચિહ્નિત કરું છું અને જો તમે ઇન્ડક્ટર કરંટ વેવફોર્મ જોશો તો ઇન્ડક્ટર કરંટનું અવલોકન કરશો જ્યારે ટ્રાન્ઝિસ્ટર Q ઇન્ડક્ટર કરંટ પર હોય ત્યારે આ દિશામાં જાય છે અને જ્યારે તે ઓફ હોય ત્યારે ઇન્ડક્ટર કરંટ આ દિશામાં જાય છે તેથી જેનો અર્થ છે કે આ કરંટ ત્યાં ઇન્ડકટર કરંટ વેવફોર્મમાં સમાયેલ છે મેં અહીં આ ફેશનમાં બતાવ્યું છે તેથી તે હશે આ ભાગ તરંગ પરિવર્તનનો ભાગ હશે જે તમે અહીં સાબિત કરતા જોશો હવે તે ખરેખર iC કરંટ અને i0 કરંટથી બનેલું છે તેથી તેથી તે i0 iC i0 એ ડીસી ઘટક છે કરંટનો સરેરાશ ઘટક છે iC પાસે સરેરાશ ઘટક નથી તેથી તે અહીં કરંટનો એક ઘટક છે જે સરેરાશ વિના એસી ઘટક છે તેથી લગભગ i0 આના જેવું દેખાશે વત્તા iC આના જેવું કંઈક દેખાશે કરંટનો આ હેશેડ ભાગ i0 ના સરેરાશ મૂલ્યને ફાળો આપે છે અહીં પણ સરેરાશ મૂલ્ય હશે સરેરાશ મૂલ્ય તે iT સરેરાશ રહેશે તેથી ઇન્ડકટર કરંટનું સરેરાશ મૂલ્ય આ ભાગ દ્વારા ફાળવવામાં આવેલ iT સરેરાશ હશે અને આ ફાળવવામાં આવેલ i0 છે તેથી આ iT સરેરાશ વત્તા i0 રહેશે હવે iT BJT માં કરંટ નો વિચાર કરો તેથી આ વાક્ય જે અહીં દોરેલું છે તે સ્વિચ iT વેવફોર્મનું સરેરાશ મૂલ્ય છે અને આપણે તેને iT સરેરાશ તરીકે ઓળખીએ છીએ અને આ તે છે જે આપણે અહીં iT સરેરાશ વહેવાની અપેક્ષા રાખીએ છીએ આ સ્વીચ iT છે અને CT માંથી પસાર થતો બફર કરંટ ict છે તેથી ચાલો હું આની જેમ ઇન્ડકટર સરેરાશ કરંટ દોરીશ જેથી આપણે પહેલા દલીલ કરી હતી આ ભાગ એ છે કે આ વાક્ય dT દરમિયાન સરેરાશનું યોગદાન છે અને 1 dT દરમિયાન સરેરાશનું યોગદાન છે તેથી આપણી પાસે ઇન્ડકટર કરંટ સરેરાશ એ iT સરેરાશ વતા i0 છે આ વાક્યનું મૂલ્ય સરેરાશ ઇન્ડક્ટર કરંટ રેખા આ સંબધ દ્વારા આપવામાં આવે છે તેથી જાણીને કે અહીં આ રેખીય રીતે વધતા iL વેવફોર્મને કાપીને આ મૂલ્ય iT સરેરાશ વતા i0 છે અને dT ભાગ દરમિયાન iT એ ઇન્ડકટર કરંટ જેવું જ છે આપણે કહી શકીએ કે જે વેવફોર્મના રેખીય વધતા iT વેવફોર્મ ને કાપતા તે iT સરેરાશ વતા i0 થશે તેથી જો તમે તે સરેરાશ મૂલ્યને ચિહ્નિત કરો છો તો તમે જોશો કે તે અહીં iT સરેરાશ વતા i0 છે જે અહીં સમાન હશે તેથી જો હું આ ચળકાટવાળી કાળી રેખાને દરેક ચક્રમાં લઉં તો તે મને ફ્લેટ ટોપ તરંગ લંબચોરસ આકાર આપે છે ચાલો હું તેને અહીં નીચે દોરીશ અને તે આના જેવું કંઈક દેખાશે અને આમાં iT ફ્લેટ ટોપની કિમત વતા i0 ને મેં અહીં સૂચવ્યું છે આ ભાગ અને આ ભાગ અને ત્યાં સરેરાશ મૂલ્ય iT સરેરાશ છે હવે આ આપણે તેને iT લખી શકીએ છીએ કારણ કે તે સરેરાશ એ આ મહત્તમનું મૂલ્ય x d ડ્યુટી ચક્ર છે iT સરેરાશ વત્તા i0 ગુણ્યા d તમને સરેરાશ મૂલ્ય iT આપશે તેથી જો તમે સરળ બનાવશો તો આપણે iT સરેરાશ એ i0 ગુણ્યા d ભાગ્યા 1 d મળે છે તેથી આ અમારે જરૂરી એક મહત્વપૂર્ણ સંબધ છે કારણ કે i0 અને d ની દ્રષ્ટિએ આ કિમત iT સરેરાશ છેકરંટનું મૂલ્ય શું છે તે જાણવાની જરૂર છે પીવી પેનલ સ્રોતમાંથી સતત કરંટ વહેતો હોય છે અહીંથી CT માંથી વહેતા કરંટ ict ને ઘટાડવાનું સરળ છે તેથી તમે જુઓ છો કે આ સરેરાશ iT સરેરાશ છે તેથી જો આપણે તે શૂન્ય રેખા તરીકે કરીએ તો શહેરમાંથી પસાર થતો કરંટ અહીંથી સીધો પ્રાપ્ત થાય છે તેથી iT સરેરાશ રેખાથી ઉપરનો ભાગ ચાર્જિંગ ઘટક છે અને ડીસ્ચાર્જ ઘટકની નીચેનો ભાગ છે અને તેથી તે ચક્રનું પુનરાવર્તન કરે છે તેથી આ ભાગ જો આપણે તેને અહીં અલગથી લખીશું તે ભાગ જેવું તમે જોશો કે ict પાસે તરંગ આકાર આના જેવું કંઈક હશે તેથી dTS સમયગાળા દરમિયાન ત્યાં કરંટ કરંટ Q વહેતો હોય છે DC ઘટકનો સરેરાશ ઘટક એ iT સરેરાશ માંથી આવે છે વધુ બદલાતો ઘટક CT દ્રારા પૂરી પાડવામાં આવે છે અને જ્યારે Q ઓફ હોય ત્યારે 1 dTS સમય દરમ્યાન iT શૂન્ય હોય છે તેથી બધા IT સરેરાશ ઘટક CT કેપેસિટરમાં જઈ રહ્યું છે જે તેને ચાર્જ કરી રહ્યું છે હવે અમે વોલ્ટેજ કરંટ અને અવરોધ સંબંધોને શોધવા માટે તૈયાર છે ચાલો વોલ્ટેજ સંબધ ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ સંબધ લખીએ અમે ઇન્ડક્ટર કરંટ વેવફોર્મ જોઈએ છીએ આપણે જાણીએ છીએ કે આપણને પોઝીટીવ ભાગ અને નેગેટીવ ભાગ વચ્ચે સંતુલનની જરૂર છે તેથી એક ચક્રની અંદર પોઝીટીવ ભાગ નેગેટીવ ભાગનું સંતુલન બનાવશે તેથી VT ગુણ્યા dTS VT ગુણ્યા dTs વતા માઈનસ V0 ગુણ્યા 1 dTS એ 0 ની બરાબર હોવું જોઈએ જે V0 VT d ભાગ્યા 1 - d આપશે યાદ રાખો કે અમે V0 નું માપન રીવર્સ જ પસંદ કર્યું છે જો આપણે તેને નિયમિત અર્થમાં પસંદ કર્યું હોત તો આપણને અહીં માઈનસ ચિહ્ન મળ્યું હોત આ માઈનસ ચિહ્ન ન હોત તેથી V0 VT d 1 d એ આ કન્વર્ટરનું ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ સંબધ છે હવે કરંટ સંબંધો કરંટ સંબંધો આપણે પહેલાથી જ IT સરેરાશ જોઇ ચૂક્યા છે આપણને તેના માટે IT સરેરાશ જોઇશે અને i0 iT સરેરાશ નીચેની રીતે i0 સાથે સંબંધિત છે d 1 -d આપણે હમણાં જ આ વેવફોર્મ જોયું છે અથવા હું લખીશ i0 iT સરેરાશ 1 d d તેથી આ બીજો સંબધ છે સંબધનો અવરોધ એ સંબધ 1 ભાગ્યા સંબધ 2 થી મેળવવામાં આવે છે જે તમને R0 આપશે જે V0 I0 ની બરાબર છે જે VT IT સરેરાશ ગુણ્યા d 1 d2 છે VT iT સરરાશ એ ઇનપુટ ટર્મિનલ્સ પીવી મોડ્યુલના ટર્મિનલ્સમાંથી RT જોવા મળે છે તેથી RT એ R0 બરાબર છે આ આ બાજુ 1 - dd2 આવશે તેથી બક બૂસ્ટ કન્વર્ટર માટે આ ઇનપુટ આઉટપુટ અવરોધ સંબધ છે અને આપણે એ જોવાની જરૂર છે કે આ પીવી મોડ્યુલની IV લાક્ષણિકતાને કેવી રીતે અસર કરે છે અને મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ સમસ્યા માટે આપણે આ વિશેષ સંબધમાંથી કેવી રીતે બહાર નીકળી શકીએ છીએ હવે આપણે પીવી મોડ્યુલને ઇન્ટરફેસ કરીને બક બૂસ્ટ કન્વર્ટરના કેસ માટે IV લાક્ષણિકતા દોરીએ તો ચાલો આલેખ દોરીએ તેથી તમારી પાસે પેનલમાં x અક્ષપર VT ટર્મિનલ વોલ્ટેજ છે y અક્ષ પર iT સરેરાશ છે મને વાદળી રંગમાં IV વળાંક દોરવા દો લીલી રંગમાં તમારી પાસે પાવર વિરુદ્ધ V વળાંક છે અને મારી પાસે 1 RT ની લોડ રેખા છે અને છેદના પોઇન્ટએ અમારી પાસે આ ઓપરેટિંગ પોઇન્ટ છે અને જ્યારે તમે તેને નીચે મૂકો ત્યારે તે નીચે જાય છે પાવર વળાંક અને તે Pm છે જે મહત્તમ પાવર છે તો આ મહત્તમ પાવર ઓપરેટિંગ પોઇન્ટ છે હવે બક બૂસ્ટ કન્વર્ટર માટે પીવી મોડ્યુલને ઇન્ટરફેસ કરે છે R T R0 x 1 d d2 તેથી આ તે સંબધ છે જે આપણે હમણાં મેળવ્યું છે હવે ચાલો જોઈએ કે d 0 પર શું થાય છે તેથી જ્યારે d 0 ની બરાબર હોય ત્યારે R નું મૂલ્ય ગમે તે હોઈ શકે તે અનંત બને છે તેથી RT અનંત હશે જેનો અર્થ છે કે તે પીવી પેનલ માટે એક ઓપન સર્કિટ રજૂ કરે છે તો લોડ રેખા વર્ચુઅલ અસરકારક લોડ રેખા x અક્ષ સાથે છે તેથી ચાલો તે દોરીએ તેથી અહીં તમારી પાસે d 0 પર 1 RT છે હવે d 1 આ 1 છે આ 1 હશે અને આ 0 છે તેથી R0 ની કિંમત જે પણ હોઈ શકે તે 0 હોવાનું બહાર આવે છે તેથી RT એ 0 સૂચિત કરે છે કે તે પીવી પેનલના ટર્મિનલ્સ પર અસરકારક શોર્ટ સર્કિટ પ્રસ્તુત કરી રહ્યું છે તેથી જેનો અર્થ છે કે તે y અક્ષ સાથે છે તેથી ચાલો તે દોરો અને પછી તેને d 1 પર 1 RT ચિહ્નિત કરો તેથી જેમ કે d અહીં 0 થી આગળ વધે છે આડી કિંમતવાળી લોડ રેખામાંથી ઊભી લોડ રેખા તરફ જવાનું શરૂ કરે છે જે d 1 પર અનંત ઢાળ ધરાવે છે તેથી આનો અર્થ એ છે કે IV વળાંકના પ્રથમ ચરણના બધા પોઇન્ટ પર બક બૂસ્ટ કન્વર્ટર દ્વારા પહોંચી શકાય તેવા છે તેથી પીવી મોડ્યુલ માટે IV લાક્ષણિકતા અથવા પોટેન્શીયલ ઓપરેટિંગ પોઇન્ટનો આ સંપૂર્ણ પ્રથમ ચરણનો ભાગ છે અને તેથી દેખીતી રીતે મહત્તમ પાવર પોઇન્ટ ચોક્કસપણે બક બૂસ્ટ કન્વર્ટરની રેંજમાં આવશે તેથી બક બૂસ્ટ કન્વર્ટરનો મુખ્ય ફાયદો એ છે કે તે સંપૂર્ણ પ્રથમ ચરણને આવરી લે છે અને IV લાક્ષણિકતા પર કોઈપણ પોઈન્ટ બક બૂસ્ટ કન્વર્ટર ઇંટરફેસ દ્વારા પહોંચી શકાય તેવો છે તેથી આ મહત્વપૂર્ણ છે સંપૂર્ણ પ્રથમ ચરણ આ કન્વર્ટરની રેંજ છે તેથી મહત્તમ પોઇન્ટ ટ્રેકિંગ માટે તમારી મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગના પોઇન્ટથી આ એક યુનિવર્સલ કન્વર્ટર હશે જ્યાં કોઈપણ ઇસોલેશન અને કોઈપણ પ્રકારનાં લોડ માટે કોઈપણ પોઇન્ટ સુધી પહોંચી શકાય છે